નમસ્તે દરેકનું સ્વાગત છે આપણે આજે જીવવિજ્ઞાન માં ધાતુઓ અથવા બાયો ઇનઓરગેનિક કેમેસ્ટ્રી ના bio inorganic chemistry જીવ અકાર્બનિક રસાયણશાસ્ત્ર સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું હું દેબબ્રતા મૈતી આઈઆઈટી મુંબઈ થી છું જીવવિજ્ઞાન માં ધાતુઓ આ કોર્સ આપણે જે પુસ્તકને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે સ્ટીફન જે લીપાર્ડ અને જેરેમી એમ બર્ગ બાયો ઇનઓરગેનિક કેમેસ્ટ્રી ના bio inorganic chemistry જીવ અકાર્બનિક રસાયણશાસ્ત્ર સિદ્ધાંતો છે સાથે સાથે તમે જાણો છો કે આ કોર્સ મુખ્યત્વે તમારા વિશે મારા વિશે નહીં પણ ધાતુઓ વિશે છે પરંતુ ધાતુઓ દ્વારા બાયોલોજીકલ biological જૈવિક પ્રણાલીમાં ધાતુના આયનોની ભૂમિકા શું છે તે ફક્ત દર્શક છે અથવા તેમની ભૂમિકા ભજવવાની છે મને લાગે છે કે તમે બધા સમજી શકો છો કે કદાચ ધાતુની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે આપણી પાસે અધ્યયનની બે મુખ્ય રીત છે અને તે છે કુદરતી રીતે થતા અકાર્બનિક તત્વોની ભૂમિકાઓ સમજવી જે ધાતુ જીવવિજ્ઞાન માં છે તમે જાણો છો કે જીવંત પ્રજાતિઓ અથવા પદાર્થ અકાર્બનિક માં ૫0 ટકાથી વધુ વજન બાયો મોલેકુલર્સ biomolecules જૈવિકપરમાણુઓ ના કેન્દ્રસ્થમાં ધાતુના આયન જીવન પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે તેઓ દવાઓ અને પ્રોબ્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે ત્યાં ઘણી ધાતુના આયનો છે જે તમે કદાચ દવાઓ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે તમે પહેલેથી જ પરિચિત છો આપણે તેમના ઉચ્ચારણની મિકેનિઝમ અને તેઓ કેવી રીતે એકંદર પ્રવૃત્તિને નિયમન કરી રહ્યાં છે તે જોશું આજના વર્ગમાં આજે આપણે મુખ્યત્વે મેટલ આયનો આપણા શરીર દ્વારા કેવી રીતે લેવામાં આવે છે કઈ ધાતુઓ લેવામાં આવે છે વિવિધ ધાતુઓ બાયોલોજીકલ biological જૈવિક પ્રણાલીમાં કેવી રીતે ગોઠવણી થાય છે તે વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું વધુ મહત્ત્વની વાત એ છે કે કોષો મેટલ આયન કોન્સેન્ટ્રેશને concentration સાંદ્રતા કહેવાતા હોમિયોસ્ટેસિસને કેવી રીતે નિયમન કરે છે મેટલ આયનો બાયોપોલિમોર્સ ને કયા અથવા કેવી રીતે ફોલ્ડ fold ગડી કરે છે તેના સાઈટ site સ્થળ માં કેવી રીતે મેટલ આયન દાખલ કરવામાં આવે છે આપણે ધીમે ધીમે જુદા જુદા હાઇડ્રોલિટીક ઉત્સેચકો જોવાનો પણ પ્રયાસ કરીશું જેમાં મેટલ આયનો હાઇડ્રોલિસીસ પ્રતિક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે અને મેટલ આવશ્યકપણે લેવિસ એસિડ તરીકે કામ કરે છે તમે અમારી શ્વસન પ્રણાલીમાં હિમોગ્લોબિન જેવી યોગ્ય ભૂમિકા ભજવતા ધાતુઓથી પરિચિત છો જે જીવવિજ્ઞાનમાં હતી આપણે આ કોર્સમાં મેટલ પ્રોટીન પર પણ ચર્ચા કરીશું જે ફક્ત ઇલેક્ટ્રોના ટ્રાન્સફર transfer સ્થળાંતર માં કંઇક શામેલ નથી ફક્ત એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયાઓ છે આપણે પરમાણુ અને જૂથ ટ્રાન્સફર transfer સ્થળાંતર પણ જોશું જેમ કે ફક્ત ઓક્સિજન oxygen પ્રાણવાયુ ટ્રાન્સફર અથવા ઓક્સિજન oxygen પ્રાણવાયુ સક્રિયકરણ અને પછી વિવિધ સબસ્ટ્રેટ હાઇડ્રોક્સિલેશન રસાયણશાસ્ત્ર માટે હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરીશું હાઇડ્રોજનસ બાયોઓર્ગેનોમેટાલિક રસાયણશાસ્ત્ર અનિવાર્યપણે અન્ય ઘણા અન્ય મેટલોએન્જાઇમ જેવા કે નાઇટ્રોજેનેઝ અને ઘણા અન્ય કે જે બધાની ચર્ચા કરીશું આપણી પાસે દવા તરીકે ધાતુના આયનો છે કારણ કે આપણે ઝીંક નાઇટ્રિક ઓક્સાઇડ અને અન્યમાં મેટાલોન્યુરોકેમિસ્ટ્રી અથવા ધાતુઓનો પણ ઉલ્લેખ કરી રહ્યા છીએ જ્યાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે અમે આ મેટલ સક્રિય સ્થળોમાં પ્રોટીનની ભૂમિકા વિશે પણ ચર્ચા કરીશું તેથી ચાલો આપણે જોઈએ કે આપણે જે જોયું છે અથવા શીખ્યા છે તેના પર થોડું થોડું જોયું છે અને તે વિવિધ મેટલ આયનો જે હાજર છે અને શ્વસન અધિકારમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે ખરું ને તેથી ત્યાં ત્રણ જુદાં જુદાં ઓક્સિજન oxygen પ્રાણવાયુ વાહકો છે જે જીવવિજ્ઞાન માં અલગ છે અને જાણીતું છે ટોચની એક ડિઓક્સાઇડ હિમોગ્લોબિન છે ડાબી બાજુ જ્યાં તમારી પાસે પોર્ફિરિન કેન્દ્રો છે જે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે ટોચની એકમાં એક આયર્ન સક્રિય સાઇટ છે અને અક્ષીય લિગાન્ડ હિસ્ટિડાઇન છે કારણ કે તમે જાણો છો કે ઇમિડાઝોલનો ઇમિડાઝોલ ભાગ હિસ્ટિડાઇન અને અક્ષીય બાજુથી જોડાયેલ છે ત્યાં ઓક્સીમહોગ્લોબિન છે જ્યાં પ્રાણવાયુ લોહ કેન્દ્ર સાથે ઓક્સિહેમોગ્લોબિન અથવા ઓક્સિમોગ્લોબિન બંધ બનાવે છે આપણી પાસે જ્યારે આવી કોઈ વસ્તુ હાજર હોતી નથી જેમ કે આ પોર્ફિરિન આયર્ન સેન્ટર્સ કેટલીક પ્રજાતિમાં નથી હોતી ત્યારે આપણી પાસે આ ડાય કોપર આયર્ન સેન્ટર્સ હોય છે જે દરેક કોપર સેન્ટર પર હિસ્ટિડાઇન એકમ દ્વારા બંધાયેલ હોય છે આપણી પાસે આ 2 તાંબુનું કેન્દ્ર ઓક્સિજન સાથે બંધાયેલ છે તેથી આ રીતે ઓક્સિજન એક બાજુ પરની ભૂમિતિ કોપર ડાયોક્સિજન માં બાંધે છે આ એક સંપૂર્ણ ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે તેથી આ કિસ્સામાં ટોચની એક સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવું પ્રક્રિયા છે Fe2 એ Fe3 ને ઓક્સિડાઇઝ કરવામાં આવી રહી છે આ કિસ્સામાં 2 કોપર કેન્દ્રો 2 Cu2 કેન્દ્રમાં ઓક્સિડાઇઝ્ડ થઈ રહ્યાં છે અને આ દરેક કોપર સેન્ટરમાંથી 2 ઇલેક્ટ્રોન એક દ્વારા ઓક્સિજનને પેરોક્સોમાં ઘટાડવામાં આવે છે જ્યાં હિમોગ્લોબિન મ્યોગ્લોબિન અથવા હિમોસાયનિન પણ નથી ત્યાં આપણી પાસે આ હિમોરીથ્રિન અથવા ડિઓક્સી હેમેરીથ્રિન છે જે બાયોલોજીકલ biological જૈવિક પ્રણાલીમાં ઓક્સિજન oxygen પ્રાણવાયુ વાહકો માટે જવાબદાર છે આ દરેક લોહ કેન્દ્રો હિસ્ટિડાઇન દ્વારા સમર્થિત છે પ્રથમ કિસ્સામાં આ 3 હિસ્ટિડાઇન છે બીજા કિસ્સામાં ત્યાં 2 હિસ્ટિડાઇન છે આ ચિત્રો સ્ટીફન લીપાર્ડ અને જેરેમી બર્ગ દ્વારા લખાયેલ બાયોઇનોર્ગેનિક કેમિસ્ટ્રી પુસ્તકના સિદ્ધાંતોમાંથી લેવામાં આવી છે આપણે પછી આ 2 આયર્ન સેન્ટરને 2 કાર્બોક્સિલેટ બ્રિજ દ્વારા બ્રિજ કર્યું છે 2 કાર્બોક્સિલેટ મ્યુચ્યુએશન આપણને આ આપવા માટે આ કેન્દ્રોમાંથી કોઈ એક પર ઓક્સિજન સક્રિયકરણ છે જે તમે જાણો છો કે ડિઓક્સી હેમેરીથ્રિન અને ઓક્સી હેમેરીથ્રિન વચ્ચેનું ઉલટાવી શકાય તેવું બંધન છે આ બધા પછી આપણી પાસે જુદા જુદા શ્વસન એન્ઝાઇમ છે જે ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર છે ચાલો આપણે ફેફસાંમાંથી શરીરના જુદા જુદા ભાગમાં માનવમાં જોઈએ આ હિમોગ્લોબિન અથવા આ લોહીનું કેન્દ્ર ધરાવતું આ પોર્ફિરિન જે તમે હમણાં જ એક ક્ષણ પહેલાં જોયું હશે તે આપણા શરીરમાં દરેક સંભવિત સ્થિતિ પર પહોંચાડવા માટે બંધનકર્તા અને ઓક્સિજનના પરિવહન દ્વારા અમને જીવંત રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેથી આ શ્વસન મેટ્લોએન્જાઇમ છે તેથી ધાતુ જે તમે જોઈ શકો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વર્ગના 2 3 મિનિટની અંદર જ આપણે સમજી ગયા કે બાયોલોજીકલ biological જૈવિક સુયોજનમાં ધાતુઓનું મહત્વ છે બરાબર સારું તમે જોયું છે કે આપણી પાસે મેટલ આયન છે જેમ કે હિમોગ્લોબિનમાં આયર્ન બાયોઇનોર્ગેનિક ચિપ દ્વારા પોર્ફિરિન કેહેવાય છે પોર્ફિરિન એક ફ્લેટ સપાટ પરમાણુ છે ખરું ને તેમાં ચાર નાઇટ્રોજન કેન્દ્રો છે જે આયર્નનું સંકલન કરે છે તે બંને 2 સ્ટેટ state અવસ્થા તેમજ તેના 3 સ્ટેટ state અવસ્થા માં છે જોકે ઉચ્ચ ઓક્સિડેશન સ્ટેટ્સ પણ શક્ય છે પરંતુ હિમોગ્લોબિન મ્યોગ્લોબિન ના કેસમાં નથી હવે તે ઉલટાવી શકાય તેવું ઓક્સિજન બંધનકર્તા પણ છે તેનો અર્થ એ કે તે ઓક્સિજન સાથે બાંધી શકે છે જોકે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે પ્રક્રિયા દરમિયાન Fe2 એ Fe3 પર જાય છે પરંતુ તે એક સંપૂર્ણ ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે તેથી એકવાર જ્યારે તેને ઓક્સિજન છુટ્ટો પડે છે ત્યારે તે રિડયુસસ્પીશિસ તરીકે એક ઇલેક્ટ્રોન રિડયુસસ્પીશિસ તરીકે બહાર પાડવામાં આવતું નથી પરંતુ તે ડાયોક્સિજન સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં છે કારણ કે તે શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવે છે કારણ કે આયર્ન ઓક્સિજન સક્રિયકરણ પ્રક્રિયા પ્રકૃતિમાં સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવું છે તમે ફક્ત પોર્ફિરિન કેન્દ્રો પર એક નજર નાખો આપણે જોયું છે કે તે એક ચિપ છે જે ધાતુના આયનને સમર્થન આપે છે પરંતુ વધુ મહત્વનુ એ છે કે તેમાં વિવિધ પેરિફેરલ કાર્બોક્સિલેટ અને અક્ષીય લિગાન્ડ છે જેમ કે ઇમિડાઝોલ જે પ્રક્રિયામાં હિસ્ટિડાઇનનો ભાગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે તમારે પોર્ફિરિન રિંગ દોરવાનું શરૂ કરવું જોઈએ અને તમારી નોટબુક ગુમાવ્યા વિના તેને કેવી રીતે સ્પષ્ટ રીતે દોરવી શકાય તે માટેની પ્રેક્ટિસ કરવી જોઈએ તમારે તે પ્રેક્ટિસ કરવી જોઈએ હવે ચાલો આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રોટીનમાં જુદા જુદા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રોટીન જોઈએ જેને આયર્ન સલ્ફર ક્લસ્ટર cluster સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તેઓ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર અથવા ઇલેક્ટ્રોન રિલે પ્રક્રિયામાં સામેલ છે તેથી તેઓ રિલે સ્ટેશન તરીકે કાર્ય કરે છે આવા ઘણાં વિવિધ રિલે સ્ટેશનો છે ત્યાં કેટલાક અહીં દર્શાવેલા છે જેમ તમે જોઈ શકો છો કે આ જુદા જુદા આયર્ન સલ્ફર ક્લસ્ટર cluster સમૂહ છે આપણી પાસે 4 આયર્ન સલ્ફર ક્લસ્ટર cluster સમૂહ છે જ્યાં આ ચાર આયર્ન ક્લસ્ટર્સ cluster સમૂહ છે ફેરેડોક્સિન આયર્ન જુદા જુદા ઓક્સિડેશન સ્ટેટમાં ત્રણ આયર્ન ક્લસ્ટર cluster સમૂહ એકોનિટેઝ છે આપણે ફરી એકવાર આયર્ન જુદી જુદી સ્થિતિમાં છીએ આપણી પાસે બે આયર્ન ક્લસ્ટર cluster સમૂહ ફેરેડોક્સિન છે જે ફરી એકવાર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટેનું મુખ્ય કેન્દ્ર છે પણ આપણે એક આયર્ન રુબ્રેડોક્સિન ફરી મેળવી શકીએ છીએ તે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે હવે ફક્ત આયર્ન સલ્ફર ક્લસ્ટર જ નથી ત્યાં અન્ય મેટલ સેન્ટર પણ પોર્ફિરિન કોન્ટેરીંગ સમોચ્ચ સેન્ટર સાયટોક્રોમ C છે જ્યાં બે અક્ષીય સ્થળો પર એક પોર્ફિરિન રિંગ અને 1 આયર્ન સેન્ટર અને 2 હિસ્ટિડાઇન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયામાં ઘણા અન્ય વિવિધ ધાતુ કેન્દ્રો શામેલ છે જે તેઓ કંઇ જ કરી રહ્યા નથી પરંતુ આ કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે હવે જોકે તમારા મનમાં પ્રશ્ન હોઈ શકે છે કે આ ઇલેક્ટ્રોનની આવશ્યકતા શું છે અને પ્રક્રિયામાં ધાતુની ભૂમિકા શું છે ઠીક છે અમે થોડા સમય પછી તે પ્રશ્નો પર પાછા આવીશું કારણ કે આપણે આ કોર્સમાં અથવા કોર્સમાં આગળ વધીએ છીએ જ્યારે આપણે જીવવિજ્ઞાન માં મેટલ અથવા બાયોલોજીમાં ધાતુઓની વાત કરીએ છીએ ત્યારે આપણે સોડિયમ મેટલ Na K કહેવા જોઈએ ત્યાં ચેનલો બરાબર છે તેથી કોષમાં અથવા કોષની બહાર પણ મેટલ આયનોની કોન્સેન્ટ્રેશને concentration સાંદ્રતા નિયંત્રિત કરવા અથવા નિયમન કરવા માટે નિષ્ક્રિય પ્રસરણ અને આયન વિશિષ્ટ ચેનલો છે તેથી આ બધી આયનો ચેનલો છે અને ત્યાં પસંદગીયુક્ત છે અથવા તે આપણા શરીરના કોઈ ચોક્કસ સ્થળે પસંદગીયુક્ત રીતે સંચિત થઈ રહી છે અને તેથી આપણે આ જુદા જુદા ધાતુના આયનો વિશે તેઓને કેવી રીતે પ્રવેશ મળી રહ્યો છે અને તે કેવી રીતે પ્રક્રિયામાં એકંદરે નિયંત્રિત થઈ રહ્યું છે તે વિશે જોવાની જરૂર છે ઠીક છે આ સમયે મેટલ આયનો ચેનલિંગ અથવા કોન્સેન્ટ્રેશને concentration સાંદ્રતા જાળવણી ખૂબ ચોક્કસ રીતે કરી શકાય છે અને વૈજ્ઞાનિક યોગ્ય પ્રક્રિયાને સમજી ગયા છે કે આ પ્રક્રિયાઓ કેવી રીતે થઈ રહી છે આ બાયોલોજીકલ biological જૈવિક પ્રણાલીનો પહેલાથી જ અભ્યાસ કરવામાં આવ્યો છે અને નિષ્કર્ષ એ છે કે કોષમાં અને કોષની બહાર સોડિયમ પોટેશિયમ જેવા મેટલ આયનોની કોન્સેન્ટ્રેશને concentration સાંદ્રતા નિયંત્રિત કરવા પાછળ આપણી પાસે ખૂબ સરળ સિદ્ધાંત છે જીવવિજ્ઞાનમાં બાયોઇનોર્ગેનિક રસાયણશાસ્ત્ર અથવા ધાતુનો બીજો રસપ્રદ ભાગ એ ઓર્ગેનોમેટાલિક રસાયણશાસ્ત્ર છે સંવેદનશીલ ઓર્ગેનોમેટાલિક રસાયણશાસ્ત્ર આપણા શરીરની અંદર શક્ય છે કે જે આશ્ચર્યજનક છે તમે કદાચ જાણો છો ઉદાહરણ તરીકે વિટામિન બી 12 અમારી પાસે એક કોબાલ્ટ સેન્ટર છે જે પોર્ફિરિન જમણા પરમાણુની જેમ 4 નાઇટ્રોજન દ્વારા આધારભૂત છે અને અમારી પાસે એક કોબાલ્ટ એક્ટિવ સાયનો બોન્ડ કોબાલ્ટ સાયનાઇડ પણ વિટામિન બી 12 માં સામેલ છે આપણી પાસે જુદા જુદા બાયો ઓર્ગોમેટાલિક એકમો છે ચાલો આપણે જોઈએ કે આ વિટામિન બી 12 તમે જાણો છો જ્યાં તમારી પાસે કોબાલ્ટ સાયનો બોન્ડ છે અમારી પાસે આ જુદા જુદા બાયો ઓર્ગોમેટાલિક પણ છે જેમ કે તમને નિકલ આયર્ન હાઇડ્રોજનસની જરૂર છે આયર્ન હાઇડ્રોજન અને આયર્ન જુદા જુદા અન્ય હાઇડ્રોજનિસ પણ હાજર છે આપણી બાયોલોજીકલ biological જૈવિક પ્રણાલીમાં ઓર્ગેનોમેટાલિક પ્રજાતિઓનું આ એક મહાન ઉદાહરણ સિવાય બીજું કંઈ નથી જે હું કહીશ તે ખૂબ રસપ્રદ છે તમે જાણો છો કે ઘણા જીવન બચાવતી દવાઓ અથવા ખૂબ નિર્ણાયક દવાઓમાં પણ ધાતુના આયનો હોય છે જે પરોક્ષ અથવા સીધા આપણા જીવનને બચાવે છે દાખલા તરીકે આપણી પાસે દવા સિસ્પ્લેટિન કાર્બોપ્લાટિનની પ્લેટિન શ્રેણી છે તે જુદાં જુદાં છે અમે પણ બેરીયમ સલ્ફેટમાં પૂરતું છે જે ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ એક્સ રે વિપરીત વૃદ્ધિ માટે સંકળાયેલું છે પરંતુ લિથિયમ કાર્બોનેટ પણ મેનિક ડિપ્રેસનમાં સામેલ છે શરીરના જુદા જુદા ભાગોમાં કેટલીક દવાઓનો ઉપયોગ તેઓ કરે છે પરંતુ તે બધામાં એક વસ્તુ સામાન્ય છે કે તે ધાતુ આધારિત છે અને ત્યાં એક લિગાન્ડ છે જે આમાં ધાતુના આયનોને ધરાવે છે તેથી એકંદરે હું આશા રાખું છું કે આપણે આ વર્ગમાં જેની ચર્ચા કરીશું તે એ છે કે ધાતુ આયનો આપણા શરીરમાં નિર્ણાયક ભૂમિકા કેવી રીતે ભજવે છે કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે તેઓ કેવી રીતે લેવામાં આવે છે અને તે આપણા શરીરમાં કેવી રીતે એસેમ્બલ થાય છે કોષો મેટલ આયનોની કોન્સેન્ટ્રેશને concentration સાંદ્રતા કેવી રીતે નિયમન કરે છે મેટલ આયનો બાયોપોલિમરને કેવી રીતે ફોલ્ડ કરે છે જેમાં ઘણા રોગોમાં સ્પષ્ટ અસર પડે છે એમાયલોઇડ બીટા પેપ્ટાઇડ પાર્કિન્સન રોગ અલ્ઝાઇમર રોગો માટે તેમના ફોલ્ડિંગ માટે જવાબદાર છે અને વધુ મહત્ત્વની વાત એ છે કે તેમાં સાચી ધાતુનું આયન કેવી રીતે શામેલ કરવામાં આવ્યું છે તે શા માટે કહેવા નથી દેતું ઉદાહરણ તરીકે ઝીંક મ્યોગ્લોબિનની પોર્ફિરિન સાઇટમાં પ્રવેશ કરી રહ્યું છે અમારી પાસે પણ વિવિધ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે જ્યાં ધાતુ એક લેવિસ એસિડ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે જેમ તમે ટૂંક સમયમાં જોયું છે કે ધાતુ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સાઇટ ઓક્સિજન રસાયણ તરીકે કામ કરી શકે છે બંને ઓક્સિજન પરિવહન માટે ઉલટાવી શકાય તેવું ઓક્સિજન બંધનકર્તા છે અને હાઈડ્રોક્સિલેશન જેવા રસપ્રદ કૃત્રિમ પરિવર્તન માટે અથવા આ કિસ્સામાં અન્ય પ્રાકૃતિક રસાયણશાસ્ત્ર માટે પણ ઓક્સિજનની ભૂમિકા ધરાવે છે ક્લોરીનેશન અને બ્રોમિનેશન જેવા હેલોજેનેશન રસાયણશાસ્ત્ર આપણી પાસે જુદા જુદા હાઇડ્રોજનઝ એન્ઝાઇમ છે નાઈટ્રોજેનેઝ એન્ઝાઇમ આ બધા પછીથી જીવવિજ્ઞાનમાં મેટલ્સ આયનો આ અભ્યાસક્રમ હેઠળ વિવિધ વર્ગોમાં ચર્ચા કરશે જ્યાં આપણે બાયોઇનોર્ગેનિક રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો પર ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી હું આશા રાખું છું કે પ્રથમ વર્ગમાં આ અભ્યાસક્રમ હેઠળ એકંદર ઝાંખી એ જીવવિજ્ઞાનમાં ધાતુના આયનોનું મહત્વ છે અને તે સમજવું કે આપણા શરીરના વજનમાં 50 ટકાથી વધુ ધાતુઓ છે ધાતુના આયનો આપણા શરીરના ઘણા જુદા જુદા સ્થળોએ હાજર હોય છે કદાચ લગભગ દરેક જગ્યાએ જો તે 50 ટકાથી કરતા વધારે હોય તો તે આપણા શરીરના વજનમાં હોય છે જે ઘણાં જુદા જુદા સ્થળોએ હોવું જોઈએ અને તે આપણા જીવવિજ્ઞાન પ્રણાલીમાં નિર્ણાયક ભૂમિકા હોવી આવશ્યક છે અમે જોશું કે તેઓ આ બાયોલોજીકલ biological જૈવિક પ્રક્રિયાઓને કેવી રીતે નિયંત્રિત કરે છે આ ધાતુના આયન જૈવિક પ્રક્રિયાઓને કેવી રીતે નિયંત્રિત કરે છે ક્રિયા કરવાની પદ્ધતિ શું છે આમાંના ઘણા બધા અભ્યાસ અલબત્ત છે હજી પણ અમારી પાસે કેટલીક સમજણ વધુ સારી રીતે છે અમે કદાચ દાયકાઓ સદીઓ લેશે પરંતુ ધીરે ધીરે આપણે અનુભવીએ છીએ કે આપણે કેવી રજૂઆત કરીએ છીએ આપણો મનોભાવ પણ કેવી રીતે બદલાઇ રહ્યો છે તે દરમિયાન ધાતુની ભૂમિકા શું છે મહત્ત્વની સંખ્યામાં ઘણા રોગો પણ મેટલ આયનો દ્વારા પ્રેરિત અતિશય ગડી મિસ ફોલ્ડિંગ સાથે સંકળાયેલા છે આ બધી વસ્તુઓ આપણે પછીનાં વર્ગોમાં શીખીશું આપણે તમને આગળના વર્ગમાં અભ્યાસ કરવાનું શરૂ કરતાં જોઈશું મને લાગે છે કે જેમ કે મેં અનુસરેલા પુસ્તકમાંથી એકનો ઉલ્લેખ કર્યો છે અને કેટલીક સ્લાઇડ્સ કે જેના વિશે આપણે અહીં ચર્ચા કરીશું તે આ લિપ્પાર્ડ્સ બાયોઇનોર્ગેનિક લિપ્પાર્ડ્સ અને બર્ગસ બાયોઇનોર્ગેનિક રસાયણમાંથી બનાવવામાં આવી છે અને અન્યમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્રોતો અથવા એક બીજા અન્ય સ્રોતો અમે ટૂંકમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું અને તમારા પર પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરીશું કે આપણા રોજિંદા જીવનમાં ધાતુના આયનો કેટલા મહત્વના છે આ સાથે હું તમારી પાસે પાછો આવીશ અને તમને પ્રથમ વર્ગ માટે વિદાય આપું અને અમે જલ્દી જ બીજા વર્ગમાં આવીશું જીવવિજ્ઞાનમાં બાયોઇનોર્ગેનિક રસાયણશાસ્ત્ર મેટલ આયનોનો અભ્યાસ ચાલુ રાખવાનો ખૂબ આભાર